ચાલો આપણે બીજા ઉદાહરણ પર વિચાર કરીએ અને આ ઉદાહરણમાં ઉદ્દેશ એ છે કે પાણીની એકમ કિંમત અથવા કોઈ વસ્તુની એકમ કિંમત શોધવા માટે LCC લાઈફ સાયકલ કિંમત વિશ્લેષણનો ઉપયોગ કરવો અમે એક પંપીંગ એપ્લિકેશન પર વિચાર કરીશું અને પછી જુઓ પાણીની એકમ કિંમત શું છે લિટર દીઠ રૂપિયા અથવા m3 દીઠ રૂપિયા ચાલો પહેલા સમસ્યાને વ્યાખ્યાયિત કરીએ અમે 100 લોકોનો સમુદાય લઈશું અને પાણીનો સોર્સ બોરવેલ છે અને તેઓ સમુદાયના 100 લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા 6 હેન્ડ પમ્પ 6 બોરવેલ દ્વારા હાથથી પમ્પ કરવામાં આવે છે અને દરેક વ્યક્તિ દીઠ દિવસ મા 40 લિટર વપરાશ કરે છે બોરવેલની ઊંડાઈ 20 મીટર છે દરેક હેન્ડપંપની કિંમત 5000 રૂપિયા છે અને દરેક બોરવેલ ખોદવાનો ખર્ચ 250 રૂપિયા પ્રતિ મીટર છે હેન્ડપંપનું જીવન 10 વર્ષ છે વાર્ષિક મેન્ટેનન્સ ખર્ચનું કામ હેન્ડપંપ દીઠ રૂ 1250 થાય છે તેથી જો વ્યાજ દર 10 છે તો જીવનના 20 વર્ષના સમયગાળા માટે પાણીની એકમ કિંમત કેટલી છે તેથી આ સમસ્યા છે તમારે તે નોંધવું આવશ્યક છે કે જે નંબરો આપેલી છે અથવા નંબરો આપી છે લાક્ષણિક નંબરો પરંતુ તે બજારના આંકડા નથી તેથી તમારે અમારી ગણતરીની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અમે કેવી રીતે ગણતરી કરીશું આ નંબરો તમારે LCC વિશ્લેષણને અમલમાં મૂકતા સમયે તમારે ખરેખર આ નંબરો બજારમાંથી આ રૂપિયા ભાવ મેન્ટેનન્સ ખર્ચ મેળવવા પડશે આપણે વાસ્તવિક મૂલ્યો મેળવવા પડશે હમણાં માટે અમે LCC કરવા વિશે કેવી રીતે જઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરો તેથી ચાલો આપણે પાણીનો એકમ ખર્ચ શોધવાના અમારા ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ પહેલાંની જેમ ચાલો સમય રેખાંકન દોરીએ સમય અને હું આ પ્રારંભિક બિંદુ ધરાવશે અને હું ટિક પોઇન્ટ ચિહ્નિત કરીશ આ ટિક પોઇન્ટ 10 10 મી વર્ષ છે અને આ 20 મો વર્ષ છે હવે આપણે જોઈએ છીએ કે હેન્ડપંપનું જીવન 10 વર્ષ તરીકે આપવામાં આવે છે જેનો અર્થ છે કે 10 વર્ષના અંતમાં અમારે હેન્ડપંપ્સ રિપ્લેસ કરવો પડશે ત્યાં 6 હેન્ડ પમ્પ છે તેથી 6 અને પમ્પ્સને બદલવાની જરૂર છે તેથી આ એક રિપ્લેસમેન્ટ છે જે અહીં આવશે તેથી હેન્ડપંપનો રિપ્લેસમેન્ટ ખર્ચ પછી વાર્ષિક મેન્ટેનન્સ ખર્ચ દર હેન્ડપંપ માટે રૂ 1250 થાય છે તેથી વાર્ષિક મેન્ટેનન્સ ખર્ચનો અર્થ દર વર્ષે એક AMC ને 20 વર્ષ સુધી ચૂકવણી કરે છે 20 વખત અમે AMC ચૂકવી રહ્યા હશુ આ જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે આપણે કરીશું આપણે જાણીશું કે તે કેવી રીતે કરવું અમે યોગ્ય રીતે સમીકરણોનો ઉપયોગ કરીશું અને પછી શરૂઆતના વર્ષમાં આપણે કેપિટલ ખર્ચની સંભાળ રાખવી પડશે તેથી આ ગણતરીઓ છે જે આપણે કરવાની જરૂર છે કેપિટલ કોસ્ટ રિપ્લેસમેન્ટ કોસ્ટ R વાર્ષિક મેન્ટેનન્સ કોસ્ટ એક સાથે લેવામાં બધા રિફ્લેક્ટ થાય છે પછી ભલે તે રિપ્લેસમેન્ટ કોસ્ટ હોય મેન્ટેનન્સ કોસ્ટ તમામ ટાઇમ ફ્રેમ્સ મૂલ્યો તે હાલના સમય ફ્રેમમાં રિફ્લેક્ટ થવું જોઈએ તે ખ્યાલ છે ચાલો હવે કેપિટલ કોસ્ટની ગણતરી કરીએ તેથી આપણે 6 બોર કુવા ખોદવામાં રોકાણ કરવું જોઈએ અને આપણે જાણીએ છીએ કે તેમાં આશરે 250 રૂપિયા પ્રતિ મીટર ગુણ્યાં 20 મીટર અને તેમા ના 6 ખર્ચ થાય છે અને તેથી તે રૂ 30000 થાય છે પછી અમારે 6 હેન્ડપંપ માં રોકાણ કરવું પડશે અને તે રૂ 1000 રૂ 5000 તેમાંના 6 અને બીજા 30000 આ બધા ઉમેરો તમને K 60000 ની બરાબર મળશે પછી ચાલો રિપ્લેસમેન્ટ કોસ્ટ R શોધી નાખીએ તેથી તમે જોશો કે 10 વર્ષ પછી અમારે 6 હેન્ડપંપ્સનું રિપ્લેસમેન્ટ કરવાની જરૂર છે તો 10 માં વર્ષે 6 હેન્ડપંપ બદલવાનાં છે તેથી R 30000 એ 6 હેન્ડ પમ્પ્સની કિંમત છે અને ચાલો આપણે તેને વર્તમાનના મૂલ્યના પરિબળ11 i10 દ્વારા ગુણાકાર કરીએ જે ત્યાંના મૂલ્યને હાલના સ્થાને સ્થાનાંતરિત કરશે અને તે રૂ 11566 30 છે અને તેથી R 11566 30 છે કારણ કે તે એકમાત્ર રિપ્લેસમેન્ટ છે આગળ આપણે મેન્ટેનન્સ ખર્ચ M કરીશું M વાર્ષિક મેન્ટેનન્સ છે આપણે જાણીએ છીએ કે જે આપવામાં આવે છે તે હેન્ડપંપ દીઠ 1250 રૂપિયા છે તેથી 6 હેન્ડ પમ્પ્સ 7500 બનશે અને વર્તમાન વર્થ ફેક્ટર PW હું તેને કહીશ 1i1 11 i20 n 20 છે અને તે 0 51 છે આ હાલનું મૂલ્યનું પરિબળ છે અને મેન્ટેનન્સ એ વર્તમાન સમયગાળાના તમામ વાર્ષિક મેન્ટેનન્સ નું રેફલેકશનછે જે વર્તમાન મૂલ્યના પરિબળમાં AMC છે જે 7500 × 8 51 હશે તેથી મેન્ટેનન્સ 63851 73 છે હવે LCC ની ગણતરી કરી શકાય છે K R M કે જે કેપિટલ કોસ્ટ માટે 60000 છે પ્લસ રિપ્લેસમેન્ટ કોસ્ટ માટે 11566 3 પ્લસ મેન્ટેનન્સ ખર્ચ માટે 63851 73 135418 સુધી બધું કામ કરે છે આ LCC છે આ ચોક્કસ સિસ્ટમનો લાઈફ સાયકલ ખર્ચ હવે ચાલો જોઈએ કે વાર્ષિક LCC શું છે હવે જો આ મૂલ્ય LCC જે આ મૂલ્ય છે આ આખું લાઈફ સાયકલ ખર્ચ આ આખી સિસ્ટમનો આજે ચાલો જોઈએ કે આપણે તેને આજથી 20 વર્ષ સુધી દર વર્ષે સમાન રીતે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ શકીએ જે આખી જીંદગી નો ટર્મ હોઈ શકતું તું તેથી વાર્ષિક લાઈફ સાયકલ ની કિંમત ALCC હાલની કિંમત દ્વારા LCC અમે અગાઉના ઉદાહરણમાં આ કર્યું છે તે જ રીતે હાલના મૂલ્યના પરિબળ દ્વારા LCC મૂલ્ય જે તમને રૂ 15 આપશે હવે આ ચોક્કસ સિસ્ટમ માટે દર વર્ષે આ વર્ષે ખર્ચ કરવામાં આવશે ચાલો હવે પાણીનો એકમ ખર્ચ એકમ પાણીનો ખર્ચ શોધવાનો પ્રયાસ કરીએ ચાલો હું આ ઉપર ખસેડું તો વાર્ષિક પાણીની જરૂરિયાત એક વર્ષમાં કેટલું પાણી જરૂરી છે તેથી ત્યાં 100 લોકો છે અને આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ 40 લિટર લે છે તેથી 40 ભાગ્યા 1000ઘન મીટર પ્રતિ દિવસ ગુણ્યાં વર્ષમાં 365 દિવસોમાં અને તે તમને 1460 ઘન મીટર આપશે આ જથ્થો છે જે જરૂરી છે અને હવે આપણે પાણીની એકમ કિંમતની ગણતરી કરી શકે છે જે ALCC હશે આ સમગ્ર આખા સિસ્ટમ માટેનો વાર્ષિક ખર્ચ ભાગ્યા જરૂરી પાણી Q તેથી આ 1000 15906 15 હશે આ 1460 ઘન મીટર નું ALCC મૂલ્ય છે જે તમને ઘન મીટર દીઠ 10 9 રૂપિયા આપશે તેથી આ પાણીનો એકમ ખર્ચ છે તેનો અર્થ શું છે સમુદાય દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા પાણીના દરેક ઘન મીટર માટે જે ખર્ચ થાય છે તે રૂ 9 છે અથવા જો કોઈ ચાર્જ કરવા માંગે છે તો સમુદાયના ઘરો માટે વોટર બિલિંગ કરવા માંગે છે તો તેઓએ ચાર્જ લેવો પડશે ઓછામાં ઓછું જેથી તેઓ પ્રતિ ઘન મીટર ના રૂ 10 9 પ્રતિ ઘન મીટર વસૂલ કરે આમાં સંસ્થાઓ મકાન સંગઠનોને જે નફા હોય તે શામેલ નથી તેથી આ રીતે આપણે પાણીની એકમ કિંમત વીજળીના એકમ ખર્ચની ગણતરી કરી શકીએ છીએ કે આ પ્રકારની સિસ્ટમ પર આધાર રાખીને કે આપણે ખરેખર લાઈફ સાયકલ કોસ્ટ નું વિશ્લેષણ કરી રહ્યા છીએ મારી પાસે અહીં તમારા માટે છે સ્ક્રિપ્ટ ફાઇલ ex02 m પાણીની એકમ કિંમતની ગણતરી ALCC ઉદાહરણ 2 ને હલ કરવાની આ સ્ક્રિપ્ટ છે એક સમુદાયમાં 100 લોકો હોય છે તેમાં 6 બોરવેલ હોય છે 6 હેન્ડપંપ હોય છે 20 વર્ષ ની લાઈફ સાયકલ સુધી પાણીનો એકમ ખર્ચ કેટલો છે ડેટા આપવામાં આવે છે પહેલાની જેમ મેં પેટા સિસ્ટમ ડેટા હેન્ડપંપ કોસ્ટ બોરવેલ કોસ્ટ હેન્ડપંપનું જીવન પછી સિસ્ટમોની વિશિષ્ટતાઓ લોકોની સંખ્યા વ્યક્તિ દીઠ જરૂરી પાણીનું પ્રમાણ કેટલું છે 40 લિટરમાં વર્ગીકૃત કર્યું છે દિવસ દીઠ અથવા વ્યક્તિ દીઠ 40 ભાગ્યા 1000 ઘન મીટર કુવાઓની સંખ્યા 6 કુવાઓ સારી ઊંડાઈ લાઈફ સાયકલ માટેના વર્ષોની સંખ્યા વ્યાજ AMC વાર્ષિક મેન્ટેનન્સ હેન્ડપંપ દીઠ રૂ તેથી આ સ્પેસિફિકેશન છે લાઈફ સાયકલ ની કિંમત K ની ગણતરી કરો અમને બોર સારી કિંમત મળી છે અમને હેન્ડપંપ કોસ્ટ મળી છે આ 2 ઉમેરો તમને કેપિટલ કોસ્ટ મળશે કે પછી રિપ્લેસમેન્ટ ની ગણતરી કરો ત્યાં ફક્ત એક રિપ્લેસમેન્ટ છે 10 મું વર્ષ તે છે કે તમારે 6 હેન્ડ પમ્પ્સ બદલવા પડશે હેન્ડ પંપ ખર્ચમાં 6 હેન્ડ પમ્પ ભાગ્યા 1 in i10 તમે રિપ્લેસમેન્ટ ખર્ચ મેળવો પછી મેન્ટેનન્સ ની ગણતરી કરો વર્તમાન મૂલ્યના પરિબળની ગણતરી કરવામાં આવે છે અને પછી મેન્ટેનન્સ AMC છે AMC અહીં હેન્ડ પમ્પ દીઠ 1250 છે હાલના મૂલ્યના પરિબળમાં હેન્ડ પમ્પ્સની સંખ્યામાં તમને મેન્ટેનન્સ આપશે AL LCC ની ગણતરી કરો પછી ALCC ની ગણતરી કરો વાર્ષિક ક્યુબ વાર્ષિક પાણીની જરૂરિયાત મૂળભૂત રીતે લોકોની સંખ્યા છે અને તે વ્યક્તિ દીઠ દરરોજ કેટલો વપરાશ કરે છે તે 365 દિવસમાં થાય છે અને પાણીનું એકમ પાણી વાર્ષિક આવશ્યકતા ALCC ને ખર્ચ કરે છે જે આપશે રૂપિયામાં ઘન મીટર પછી મારી પાસે ડિસ્પ્લે વિભાગ છે જ્યાં હું વિવિધ પરિમાણો ડિસ્પ્લે કરું છું તેથી જો તમે ઉદાહરણ 2 ચલાવો તો તમને ALCC ની ગણતરીઓ મળશે બોર વેલ કોસ્ટ કેપિટલ કોસ્ટ 60000 રિપ્લેસમેન્ટ કોસ્ટ આપણે જે કંઇક ગણતરી કરી છે અત્યાર નુ મુલ્ય મેન્ટેનન્સ કોસ્ટ અને લાઈફ સાયકલ કોસ્ટ ફરીથી આપણે ગણતરી કરી હતી વાર્ષિક કિંમત અને પછી તમે જોશો કે પાણીની એકમ કિંમત પ્રતિ ઘન મીટર 3 તેથી સિસ્ટમ માટે જુદા જુદા મૂલ્યોનો પ્રયોગ કરવા માટે વાસ્તવિક નંબરોમાં મૂકીને અને તમારા વોટર પંપીંગ સિસ્ટમ માટે તેનો પ્રયાસ કરવા અને સ્ક્રિપ્ટ ફાઇલનો ઉપયોગ કરીને અને આ સ્ક્રિપ્ટને સંશોધિત કરવા માટે પાણીની એકમ કિંમતની ગણતરી કરવાનો પ્રયાસ કરવા માટે હું તમને અહીં ફરીથી છોડીશ સ્ક્રિપ્ટ ફાઇલ ને મોડીફાઇડ કરીને હું આ સ્ક્રિપ્ટ ફાઇલને તમારી સાથે રિસોર્સ વિભાગમાં શેર કરીશ